કેમ છો અમે ક્લાઉડ કમ્પ્યુટિંગ કે અન્ય કોઈ સર્વિસ હોય અમે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર પર નિર્ભર છીએ તેથી અમારી એપ્લિકેશન ડેટા પ્રક્રિયા અથવા મિશન ક્રિટિકલ ડેટા અથવા બેંકિંગ ડેટા ડિફેન્સ ડેટા જેવા કેટલાક મહત્વપૂર્ણ ડેટા તથા વિદ્યાર્થીઓના પરિણામો સાથે સંબંધિત શૈક્ષણિક ડેટા અને બીજી બાબતો હોય તો ચિંતાઓ ત્યાં રહેશે તે વિવિધ ગંભીર વ્યક્તિઓમાં જોવું જોઈએ આપણે તે બાબતો દરમિયાન જોઈશું કે આ કલાઉડ તરફનો એક મોટો અવરોધ ટેકનોલોજી કરતાં બીજો વધુ છે તેના બદલે સિક્યુરિટી વિશેની આ ચિંતા શું પોલિસીઓ ડેટા પોલિસી વગેરે વગેરે છે તેથી તે સાથે આપણે શરૂ કરીશું પરંતુ મેં વિચાર્યું તે પહેલાં જ્યારે આપણે કમ્પ્યુટર સિક્યુરિટી શું છે એવી સંભાવના છે કે અન્ય તમામ સ્વરૂપોના તમામ પાસાઓ પણ કલાઉડમાં દેખાશે પરંતુ ચિંતા અલગ હોઈ શકે છે તેથી આપણે ક્લાઉડ સિક્યુરિટી પાર્ટ પર જતા પહેલા અમે કહીએ છીએ કે અમે કોઈપણ કમ્પ્યુટિંગ સર્વિસ અને નેટવર્કિંગ સર્વિસની સિક્યુરિટી પર ધ્યાન આપીશું તેથી જો આપણે સિક્યુરિટી પર નજર કરીએ તો 3 મૂળભૂત ઘટકો શું છે તે ગોપનીયતા એ બીજો મહત્વપૂર્ણ ઘટક અધિકાર છે

તેથી આપણે એ જ જોઈએ છીએ કે મોટાભાગના હુમલા કરવામાં આવે છે તેથી બધું બરાબર છે પરંતુ છેલ્લે તમારા હાથમાં રિસોર્સ નથી તેથી તે એક પ્રકારનો DoS અથવા કેટલીક વાર DDoS પ્રકારના હુમલાઓ છે તેથી બીજા પર કરવામાં આવતો સિક્યુરિટી હુમલો કહે છે કે માહિતીની સિક્યુરિટી સાથે સમાધાન કરે તેવી કોઈ પણ કાર્યવાહી અથવા CIA પ્રકારની બાબતોનું ઉલ્લંઘન કરે તેવી કોઈ પણ કાર્યવાહી મૂળભૂત રીતે સાચી છે બીજા ઘણા ઘટકો છે જે આપણે જોઈશું તેથી જો આપણે જોઈએ તો સામાન્ય રીતે 4 પ્રકારની વસ્તુઓ હોય છે એક ઇન્ટરપ્શન પર ડેટા મોકલે છે તેથી સંદેશ અથવા સંદેશાવ્યવહાર માર્ગ છે અને સાંભળે છે તેથી તે ઉપલબ્ધતા કરે છે અને તેમાં સુધારો વધારો કરીને d ને મોકલે છે તેથી d માટે તે સંદેશ s પર થી એટલે કે સોર્સ પરથી આવી રહ્યો છે જે am હતો પરંતુ તેને ઘુસણખોર દ્વારા બદલી ને am' કરવામાં આવે છે તેથી તે ઇન્ટિગ્રીટી પર હુમલો છે પ્રમાણિકતા કહીએ છીએ હવે એક તરફ આપણે મુખ્ય સિક્યુરિટી ઘટકો જોઈએ છીએ અને બીજી બાજુ હુમલાના પ્રકારો શું હોઈ શકે છે અને જો તમે તેમને જુઓ તો તે કમ્પ્યુટર સિક્યુરિટી હોઈ શકે છે તેમ છતાં આપણી પાસે તે જ પ્રકારની સમસ્યાઓ છે જેને આપણે સામાન્ય સમસ્યાઓ કહીએ છીએ અથવા સમાન પ્રકારના સિક્યુરિટી મુદ્દાઓને સમજીએ છીએ હવે જો તમે તે જુઓ કે ધમકીઓ જેવી વસ્તુ થ્રેટ ઓફ ડિસેપ્શનમાં આવે છે તેથી ત્યાં થ્રેટ ઓફ ડિસરપ્શન આવે છે તેથી આ ધમકીઓની હોય જે પણ પોલિસીઓ અને પદ્ધતિઓ દ્વારા ખૂબ જ મુશ્કેલ મુદ્દાઓ પર માર્ગદર્શન છે આપવામાં આવે છે તેથી પોલિસી કહે છે શું કરવાની મંજૂરી નથી તેથી પોલિસી કહે છે શાની મંજૂરી છે અને શાની મંજૂરી નથી તેથી તે એક ફેશનમાં તેમ કરવાનો પ્રયાસ કરે છે શું મંજૂરી આપી શકાય છે અને પોલિસીને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે વસ્તુઓ શ્રેણીબદ્ધ કરે છે હવે અમલીકરણ મોટાભાગે આકસ્મિક રીતે વહેંચવામાં આવે છે હું કહું છું તેમ મારી પાસે આ IIT ખડગપુરનું નેટવર્ક છે તેથી ઘણા વિભાગો છે કારણ કે ત્યાં ઘણા પેટા નેટવર્ક્સ છે તેથી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક આ રીતે આગળ વધશે વગેરે વગેરે સાથે સાથે આ પોલિસીને વિવિધ કેટેગરીના સાધનોમાં લાગુ કરવાની જરૂર છે તેથી અમલીકરણ ઘણી વાર વિતરિત ફેશનમાં અથવા વિવિધ સાધનો અને વિવિધ પ્રકારની વસ્તુઓમાં થાય છે હવે આ અમલીકરણની બાંયધરી કેવી રીતે આપવી પોલિસીને એક અધિકાર સાથે કેવી રીતે ગોઠવવી તે અંગે એક મોટો પડકાર છે પોલિસી જે વ્યાખ્યાયિત કરે છે તે વધુ અથવા ઓછા પ્રમાણમાં નથી તેથી આ કેટલીક ઓપન સમસ્યાઓ નથી તે વિશ્વભરમાં ખૂબ જ મજબૂત સંશોધન એકબીજા સાથે મળે છે હવે પોલિસી કહે છે શું માન્ય છે અને શું માન્ય નથી જ્યાં હું બીજી તરફ પોલિસીનો યોગ્ય રીતે અમલ કરું છું તેથી મારી પાસે પોલિસીઓનો અમલ કરવાની વ્યવસ્થા છે તેથી જો પોલિસીઓ લાગુ કરવાની પદ્ધતિમાં વિસંગતતાઓ હોય તો પોલિસીઓની રચના સિક્યુરિટી માં નબળાઈ પેદા કરી શકે છે તેથી જ્યારે આપણે પોલિસી બનાવીએ છીએ ત્યારે બીજી બાબતો પણ હોય છે તેથી જો મારી પાસે ઘણી પોલિસીઓ અને માળખાઓ હોવા છતાં વિસંગતતાઓ છે જેને કાં તો મંજૂરી આપી શકાય છે અથવા નકારી શકાય છે અને તમારે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે આ મુખ્યત્વે એટલા માટે છે કારણ કે આ અમલીકરણ ઘણા બધા કેસમાં વિતરિત રીતે કરવામાં આવે છે અને કેટલીક વાર સ્થાનિક વિરુદ્ધ વૈશ્વિક પોલિસી વગેરેમાં વર્ગો હોય છે તેથી આ ને ધ્યાનમાં લેવાની જરૂર છે આ બધાને વ્યાખ્યાયિત કરવાની પ્રથમ જરૂરિયાત છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત બની જાય છે જ્યારે કોઈ સંસ્થા વ્યક્તિગત પોલિસીઓ ને જોવા અને ચકાસણી કરવા તથા બીજી ઘણી બધી બાબતો ને જોવા માટે ખૂબ મોટી હોય છે તો તે બધી વસ્તુઓ જોઈને આપણી પાસે શું છે સિક્યુરિટી મોડેલોઓ છેઅને પોલિસીઓ અને પદ્ધતિઓ છે તેથી આ એક અલગ ઘટક છે જે વસ્તુઓને જુદી રીતે જુએ છે હવે મારે તેમને એક સાથે લાવવાની જરૂર છે મારું સિક્યુરિટી લક્ષ્ય શું છે એક મુખ્ય સિક્યુરિટી લક્ષ્ય નિવારણ સિક્યુરિટી પોલિસીના ઉલ્લંઘન કરતા હુમલાખોરોને શોધી કાઢે છે તેથી હુમલાખોરો દ્વારા સિક્યુરિટી પોલિસીઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તે શોધી કાઢવું જરૂરી છે તેથી અહીં શોધી કાઢ્યા પછી અમે પહેલા ઓળખવાનો પ્રયાસ કરીશું તમારી સિક્યુરિટી પરિઘને વધુ મજબૂત બનાવીશું તેથી આપણે શક્ય તેટલી વહેલી તકે શોધવાની જરૂર છે કારણ કે જો તેમની જગ્યાએ હુમલા ચાલી રહ્યા હોય તો આપણે જે છોડી રહ્યા છીએ તેના વિશે જે બન્યું છે તે પોસ્ટ મોર્ટમ કરતાં વધુ છે અને મૂળભૂત રીતે અન્ય વસ્તુઓ જોવાનું શીખો બીજી મદદ ઉભરી રહી છે જો તેઓ હુમલો કરે અને જો કંઈક અંશે અથવા સંપૂર્ણપણે અથવા આંશિક રીતે સમાધાન કરે તો આમાંથી કેવી રીતે સાજા થવું બરાબર તેથી આ પ્રકારની બાબતો સાથે મારી રિકવરી મિકેનિઝમ્સની જેમ કાર્યરત હતા તેનાથી બહાર આવવાની જરૂર છે જે તમે દરેક બાબતમાં જાણો છો તેથી અમે યોગ્ય રીતે ખર્ચ કર્યો આ બધું ખર્ચ સાથે આવે છે

વિશ્વાસઓ જે બીજું પાસું છે તેથી સિક્યુરિટીના તમામ પાસાઓને યોગ્ય રીતે રેખાંકિત કરો તેથી મને થોડો વિશ્વાસ અને ધારણા છે મને આ સિસ્ટમ પર વિશ્વાસ છે કે મને લાગે છે કે સિસ્ટમ સારી રીતે કામ કરશે કે તે વિશેષ એપ્લિકેશન હશે અને તે જ રીતે આગળ કેટલીક વધુ બાબતો છે તેથી જો તમે સિક્યુરિટી તંત્ર માટે આપણા રોજિંદા જીવનને જુઓ તો અમારી પાસે એક પ્રકારનો પરીક્ષણ વિશ્વાસ અને ધારણા છે જેમ કે હું કહું છું કે હું સમજું છું અમને વિશ્વાસ છે કે જે સિક્યુરિટી વ્યક્તિ તે ચોક્કસ સ્થાપન અથવા ચોક્કસ આધારની સિક્યુરિટી કરી રહી છે તેના પર યોગ્ય વિશ્વાસ કરી શકાય છે તેથી મને લાગે છે કે આ હદ સુધી અને આ પ્રકારની વધુ વસ્તુઓના પ્રકાર પર આધાર રાખી શકાય છે તેથી પોલિસી અજાણતાં પાર્ટીશન સિસ્ટમને સુધારે છે તેથી જો તમે સિસ્ટમ સ્ટેટ સિસ્ટમ હોવું જોઈએ જે દરેક પગલાની સિક્યુરિટી આવશ્યકતાને યોગ્ય રીતે પકડે છે તેથી તે માત્ર વિભાજન યોગ્ય રીતે કામ કરે છે તેથી આ વ્યવસ્થા મૂળભૂત રીતે પોલિસીનો અમલ અથવા પ્રાપ્તિ માટે છે અને તે સ્થાને છે તે જોવું જોઈએ હવે જો આપણે સમગ્ર રીતે જોઈએ તો મારી પાસે સિસ્ટમની યોગ્ય સ્થિતિઓ છે તેથી જો પહોંચી શકાય તેવી સ્થિતિનો સમૂહ આ પ્રકારની ગડબડમાં હોય અને જો મારી પાસે આ પ્રકારની હેશ લાઇન જેવા સુરક્ષિત તબક્કાઓનો સમૂહ હોય તો બરાબર તેથી આપણે કહીએ છીએ કે જો પહોંચી શકાય તેવી સ્થિતિનો સમૂહ સુરક્ષિત સ્ટેટના સમગ્ર સમૂહની અંદર હોય તો હું કહું છું કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે તેથી હું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે સિસ્ટમ વિવિધ સ્ટેટમાં જાય છે તે બધા સિક્યુરિટી સ્ટેટની અંદર છે તેથી મેં કહ્યું છે કે મારી પાસે સલામત સ્થિતિ s1 થી s20 છે કારણ કે મારી સિસ્ટમ મૂળભૂત રીતે s5 અને s16 ની વચ્ચે રહે છે તેથી તેનો અર્થ એ છે કે તે હંમેશાં સિક્યુરિટીની પરિસ્થિતિમાં હોય છે તે સચોટ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અન્ય લોકો વ્યાપક હોઈ શકે છે જેનો અર્થ એ છે કે બધા સિક્યુરિટી ક્ષેત્રમાં નથી અથવા સલામત સ્થિતિમાં નથી પરંતુ કેટલીક સ્થિતિ છે જે ત્યાં જ છે એક બાબત આપણે જાણવી જોઈએ કે આપણી સિક્યુરિટી પોલિસી વ્યવસ્થા વિઝા કાર્યમાં કેવી રીતે કામ કરે છે તેથી હું કહી શકું છું કે હું કેટલો સલામત છું તેથી ખાતરીનો મુદ્દો છે જેમ કે તેમાં સ્પેસિફિકેશન પ્રોગ્રામ સિસ્ટમ્સને કેવી રીતે પૂર્ણ કરશે તેથી તેને યોગ્ય રીતે ડિઝાઇન કરો કારણ કે તે તેમ કરવાનો પ્રયાસ કરે છે હું ખાતરી આપી શકું છું કે મારી ડિઝાઇન સ્પેસિફિકેશન વગેરેના આધારે ખાતરી આટલી સિક્યુરિટીની આપી શકાય છે તેથી આ શ્રેષ્ઠ પદ્ધતિઓ કરતા નથી તેથી તે કિસ્સામાં વિદ્યાર્થીઓએ તેમના ડોક્યુમેન્ટસ છે અને હું ઇમેજ ને ફરીથી સિસ્ટમને સ્થાપિત કરી શકું છું પરંતુ બીજી તરફ જો કોઈ ડેટા ઇન્ટેન્સિવ ગેરકાયદેસર છે લોકો તે કરે છે વગેરે વગેરે તેથી અમારી પાસે અહીં વિવિધ ઓપરેશનલ મુદ્દાઓ છે ચોક્કસપણે કેટલાક માનવ મુદ્દાઓના અધિકારો કહે છે તેથી જો આપણે તેમને એકસાથે જોડીએ તો તેથી જોખમો એ છે કે પોલિસી સ્પેસિફિકેશન તરીકે આવે છે તેથી જો આપણે તેમને એક સાથે લાવવાનો પ્રયાસ કરીએ તો તેમને એક સાથે લાવો હવે આપણે જે જોઈ રહ્યા છીએ તે પ્રોવાઈડરો છે તેથી 2 પ્રકારની સંદેશા સામગ્રી બહાર પાડવી પર વધુ પડતો ટ્રાફિક ચાલી રહ્યો હોય તો હું કહી શકું છું અને જો થોડો ઓછો ટ્રાફિક અથવા મધ્યમ ટ્રાફિક હોય તો મારે કંઈક કરવાની જરૂર પડી શકે છે હું કહી શકું છું કે તે આ પ્રકારની વસ્તુઓ છે અને માત્ર ટ્રાફિકના સમયના આધારે જ નહીં તે બીજી રીતે પણ તે વિવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે સામાન્ય રીતે નિષ્ક્રિય હુમલાખોરો કરવામાં આવે છે તેથી આ રિપ્લે એટેક છે ડેટા યુનિટનું પેસિવ કેપ્ચર સુવિધાઓના સામાન્ય ઉપયોગને અટકાવે છે તેથી તે DoS પ્રકારનો અથવા ડેનિયલ ઓફ સર્વિસ પ્રકારનો હુમલો છે તેથી આ બધા હુમલાઓ ખરેખર સક્રિય સિસ્ટમના સંચાલનમાં આપણી સમસ્યા પેદા કરે છે હવે સિક્યુરિટી સર્વિસઓમાં તે બાબતો તરીકે અમે જોયું છે કે આ સિક્યુરિટીમાં કેટલાક જોખમો છે સિક્યુરિટી સર્વિસ આ પ્રકારની સર્વિસઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે જેમ કે ગોપનીયતા વિષે કરીશું જેમ કે આપણે જે કહીએ છીએ તે અંતિમ છે એવું લાગે છે કે તમે બેંકને કંઈક ઓર્ડર કરો છો જેમ કે તમે તમારી બેંકને સૂચના આપો છો કે તમે મારા ખાતામાંથી ઓનલાઇન એક્સ રકમ બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર કરો છો અને બીજા દિવસે હું બેંકમાં જાઉં છું અને કહું છું કે મેં ક્યારેય આ સૂચના આપી નથી તેથી આને હેન્ડલિંગ કરવાની એક રીત હોવી જોઈએ તેથી તેને નોન રિપ્યૂડીએશન તેવી સેવાઓ પ્રદર્શિત કરવા માટે કરી શકો તેથી આ ડેનિયલ ઓફ સર્વિસ એટેક છે તેથી તે જ અપ્રાપ્યતાની તેથી કારણ કે તે અખંડિતતા નો મતલબ આપણે ચર્ચા કરી તે મુજબ આદેશ અંતિમ છે છેડછાડ નુકસાન ચોરી વગેરે સામે સલામતી રક્ષણ અને અમારી પાસે સોશિયલ એન્જિનિયરિંગ માટે પણ કેટલાક અર્થમાં સાચા છે હવે જો આપણે નેટવર્ક સિક્યુરિટી સ્કેનિંગ જેમ કે હું કેટલો વલ્નરબલ છું તેથી તે વલ્નરબિલિટી સ્કેનિંગ છે તેનો અર્થ એ છે કે સ્વ હુમલો કરવાનો એ સ્વ અને સલામત અટેક નો દૃશ્ય છે તેનાથી હું સિસ્ટમમાં કેટલો અંદાજ લગાવી શકું છું તેથી તે પેનિટ્રેશન ટેસ્ટિંગ કહેવામાં આવે છે અને તપાસમાં અટેક થાય તો પછી અટેક ની તપાસ કરવાની હોય છે તેથી સિક્યુરિટી પોલિસી નક્કી કરવી સિક્યુરિટી પોલિસીએ કોઈપણ સંસ્થા માટે સંપૂર્ણ સિક્યુરિટી માટે નો રોડ મેપ છે તેથી જો તે આંતર સંસ્થા હોય તો તે તેના માટે નાની બાબતો છે તો સિક્યુરિટી પોલિસીઓને યોગ્ય રીતે મૂકવાની શું જરૂર છે અહીં આવવા માટે તે સંપૂર્ણ રોડ મેપ છે જો તે નેટવર્ક માટેની વસ્તુ છે તો નેટવર્ક ડિઝાઇનઆ પોલિસીઓને પ્રતિબિંબિત કરે છે તેથી જ્યારે પણ તમે ડિઝાઇન કરો છો આ સિક્યુરિટી પોલિસીને બહાલી આપવી જોઈએ તેથી તેથી સિક્યુરિટી પોલિસી જેવા સિક્યુરિટી પગલાંની સ્થાપના અને ID'sનું રૂપરેખાંકન સ્થાપિત કરવું અને અન્ય ઘણી પ્રકારની વસ્તુઓ છે જે ત્યાં હોવી જરૂરી છે તેથી જો આપણે તેને જોઈએ તો તે એક મોટું ચિત્ર છે જ્યાં તમારી પાસે વિવિધ ડિમિલિટરાઇઝ્ડ ઝોન ઇન્ટરનલ નેટવર્ક અથવા 2 ફાયરવોલ છે તેથી સિક્યુરિટી પોલિસીનો અમલ કરો કાં તો પોલિસી અથવા ફાયરવોલ અથવા આઇડીમાં વધારાના નિયમો ઉમેરો અથવા હનીપોટ પોલિસી છે તેથી હવે પછીની વાત એ છે કે નેટવર્ક વિશે શીખવાની જરૂર છે તેથી તમારે હુમલો કરવા અથવા અટકાવવા માટે કોઈ એક નેટવર્કની જરૂર નથી તેથી હોસ્ટ નું IP એડ્રેસ જે ઘણીવાર આઇડી દ્વારા શોધી શકાય તેમ નથી તેથી તે એક જરૂરિયાત છે એક વલ્નરબિલિટી સ્કેનિંગ છું તે શોધી શકું તેથી નેટવર્કના કિસ્સામાં અલગ સ્કેનર શું છે તેથી અન્ય સ્કેનર્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે તેમને મેટાપ્લોઇટ સાથે અપડેટ કરવાની જરૂર છે અને પછી આપણી પાસે પેનિટ્રેશન ટેસ્ટિંગ મૂકે છે અને છેવટે અમારી પાસે હુમલા પછીની તપાસ માહિતી આ પ્રક્રિયામાં કાયદાઓ દ્વારા ભારે માર્ગદર્શન આપવામાં આવે છે કે આ એટેક પછી અથવા પોસ્ટ મોર્ટમ દૃશ્યો ત્યાં હોય છે પછી પુરાવાની સાંકળ પરથી ખબર પડે છે વસ્તુઓ કેવી રીતે થાય છે વગેરે તેથી આ પોસ્ટ મોર્ટમ અથવા પોસ્ટ એટેકના કિસ્સામાં સિક્યુરિટીની લાક્ષણિકતાઓ અથવા અસરો શું છે તેથી આજે આપણે અટકીએ છીએ